ડિઝાસ્ટર રિકવરી અને બિલ્ડ બેક બેટર ના અભ્યાસક્રમ માં તમારું સ્વાગત છે મારુ નામ સતીષ છે હું ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર એન્ડ પ્લાનિંગ આઈઆઈટી રૂરકી માં અસિસ્ટન્ટ પ્રોફેસર છું આજે હું સીટિસ એન્ડ ક્લાયમેટ ચેન્જ એડેપ્ટેશન એન્ડ મિટિગેશન cities and climate change adaptation and mitigation વિશે વાત કરવા જઈ રહ્યો છું તેથી હું તમને ક્લાયમેટ ચેન્જ ની સમજ વિશે થોડી મૂળભૂત વિશે ઓવરવ્યૂ આપીશ અને કેવી રીતે જુદા જુદા શહેરો તેનો સામનો કરે છે તેના વિશે પણ વાત કરીશ અને એડેપ્ટેશન અને મિટિગેશન માટે તેઓ કેવા પ્રકાર ની રણનીતિ નો વિકાસ કર્યો છે અને આપણે આ બધા જટિલ સંદર્ભો વિશે થોડી સમજ મેળવીશું જયારે આપણે ક્લાયમેટ ચેન્જની વાત કરીએ હું વિચારું છું કે ક્લાયમેટ શું છે વેધર શું છે તેની મુળ વાતોની સમજ વિશે ચર્ચા થી શરૂઆત કરીએ માર્ક ટવેઇન સરળ રીતે કહે છે કે કલાયમેટ એટલે આપણે શું ઇચ્છીએ છીએ તે અને વેધર એટલે આપણે શું મેળવીએ છીએ તે તે કહી શકે છે કે વિચારો તમે મિસ્સીસિપ્પી જઈ રહ્યા છો અથવા તમે સ્કેન્ડિનેવિયન રાષ્ટ્ર અથવા આર્કટિક સર્કલ ના વિસ્તાર માં જઈ રહ્યા છો તે તમને કહેશે કે કે કેવા પ્રકારના ક્લાયમેટ નો તમારે સામનો કરવા જઈ રહ્યા છો તમારે કેવા પ્રકારના કપડાં ખરીદવા પડશે તેના માટે તૈયાર રહેવું પડશે સખત કન્ડિશન નો સામનો કરવા તમારે તે ખરીદવા પડશે કેમકે તમારે 20 થી 30 ડિગ્રી તાપમાન સુધી નો સામનો કરવો પડી શકે છે તેથી રિજનલ સ્તર ની સમજ તમને થોડી તૈયારી કરાવી શકે છે જેમ કે વેધર માં તે તમને રોજ ક્યાં કપડાં પહેરવા તે નક્કી કરવામાં મદદ કરશેશું આવતીકાલે વરસાદ આવશે આજે તડકો પડશે આજે તડકા નો દિવસ છે બરાબર તેથી તેના પ્રમાણ માં તમે મુખ્યત્વે યુરોપિયન દેશો માં કન્સ્ટ્રક્સન ડિપાર્ટમેન્ટ ની અંદર યોજના બનાવી શકો છો કારણ કે દિવસ નું અંજવાળું મહત્વનો સંદર્ભ છે તેથી વેધર એ મહત્વનો ભાગ ભજવે છે વેધર ફોરકાસ્ટ એ મહત્વનો ભાગ ભજવે છે તેથી સેટેલાઇટ ઈમેજનરી ની અંદર પણ 2 કિલોમીટર થી 2 કિલોમીટર ની અંદર કેવું વેધર રહેશે તેની નજીક ની જાણકારી પણ તમને આપી શકશે તેથી ક્લાયમેટ તે ખરેખર ચોક્કસ જગ્યા ની અંદર સરેરાશ વેધર કન્ડિશન નો સંદર્ભ લે છે અને તેની ગણતરી માં ઘણા વારસો લાગે છે તેથી ઉદાહરણ તરીકે શિયાળામાં મિનેસોટ્ટા ની અંદર ઠંડુ અને બરફ વાળું કલાયમેટ હોય છે અને હોનોલુલુ હવાઈ Honolulu Hawaii આખા વર્ષ દરમિયાન ગરમ અને ભેજવાળું હોય છે તેથી તેનો અર્થ એ છે કે તે ગણતરી કરવા માં ઘણા વર્ષો લાગે છે અને આ ત્યાં છે જ્યાં કેવા પ્રકારનું ક્લાયમેટ છે તેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ ફરીથી આપણે જુદા જુદા ક્લાયમેટિક ઝોન વિશે વાત કરી રહ્યા છીએ કેવી રીતે તેઓ વિશ્વિક સ્તરે વહેંચાયેલા છે જેમ કે ટ્રોપિકલ ક્લાયમેટ ટેમ્પરેચર ક્લાયમેટ વિશે વાત કરી રહ્યા છીએ તેથી ત્યાં ક્લાયમેટ ના વિવિધ માપ છે કે જેમના વિશે પણ આપણે વાત કરીશું ઉદાહરણ તરીકે મિડવેસ્ટ અથવા હવાઈ ની જેમ એક વિસ્તાર માં તે રિજનલ ક્લાયમેટ કહેવાય છે તેથી જયારે આપણે કોઈ ચોક્કસ ઝોન અથવા ચોક્કસ જગ્યા જિયોગ્રાફિકલ રિજિયન વિશે વાત કરીએ છીએ ત્યારે તે રિજનલ ક્લાયમેટ નો સંદર્ભ કરે છે જેમ કે વિશ્વ ની આજુ બાજુ નું સરેરાશ ક્લાયમેટ ને ગ્લોબલ ક્લાયમેટ કહે છે તેથી અહીં આપણે વિશ્વ ની આજુ બાજુ એક ડિગ્રી વધારે છે તેના વિશે વાત કરી રહ્યા છીએ તેથી તે ત્યાં છે જ્યાં આપણે ગ્લોબલ ક્લાયમેટ વિશે વાત કરીએ છીએ તેથી હું વિચારું છું કે ક્લાયમેટ ચેન્જ ને સમજતા પહેલા આ ટર્મીનોલીજી સમજવી ખુબ મહત્વની છે અને વેધર જેમ કે આપણે બધા જાણીએ છીએ કે રોજ જયારે આપણે ટીવી ના સમાચાર ની ચેનલ ચાલુ કરીએ છીએ ત્યારે ઓછામાં ઓછી 3 4 મિનિટ વેધર રિપોર્ટર આવે છે અને તમારા રીજીયન અથવા દેશ વિશે સમજાવે છે વેધર ફોરકાસ્ટ શું છે અને તે કેવી રીતે થાય છે કેવા પ્રકારની સ્ટ્રોમ ઇવેન્ટ થશે અને તેનો સામનો કેવા પ્રકારના વિસ્તાર ને થશે તેથી તે સમુદાય ને પોતાની જાત ને તૈયાર કરવા માટે પરિસ્થિતિ ની ચેતવણી આપશે પરંતુ હવે જયારે આપણે સીઝન વિશે વાત કરીએ છીએ ઓછામાં ઓછા આપણા દાદાના સમય માં અથવા પિતા ના સમય માં અને આપણી પેઢી ના સમય માં પણ આપણે પહેલા સારી ડાયવર્સીટી જોઈ છે જયારે આપણે બાળકો હતા ત્યારે લેન્ડસ્કેપ ના સંદર્ભ માં ફ્લોરા ના સંદર્ભ માં ફ્યુના ના સંદર્ભ માં નેચર ના સંદર્ભ માં સીઝન માં સારો ફેરફાર જોઈ શકવા માટે સક્ષમ હતા કારણ કે શિયાળા ની કન્ડિશન ના ટ્રાન્ઝીશનલ સમય ને કારણે સ્કેન્ડિનેવિયન દેશોમાં અમુક જગ્યાએ તેઓ 6 સિઝન કહેતા અને તેઓએ અમુક જગ્યાએ તો 8 સીઝન વિશે પણ કહેલું છે તેથી તમે જાણો છો કે સ્નો અને આઈસ ની કન્ડિશન માં તેઓ કેવી રીતે એક નેચર માંથી બીજા નેચર માં બદલાય છે અને આખું જિયોગ્રાફિકલ સેટિંગ બદલાય છે પરંતુ હાલ ના સમય માં આપણા માંથી કેટલા સાક્ષીઓ છે જેમણે આ બદલાવને ધીમે ધીમે નીચે આવતા જોયેલો છે તે ઉપરાંત જો આપણે સ્કેન્ડીનેવ્યા અને સ્વીડન જેવા દેશો ની વાત કરીએ જો તમે નોર્થ તરફ જાઓ તો ત્યાં આપણને લગભગ વર્ષમાં 8 મહિના સુધી બરફ નું પડ જોવા મળતું હતું પરંતુ હવે તે ઘટી ને વર્ષ માં 6 મહિના પર આવી ગયું છે તેથી ભવિષ્ય માં તે એક વર્ષ માં ઘટી ને 4 મહિના સુધી આવી શકે છે તેથી તેનો અર્થ એ છે કે ત્યાં સીઝન નો સમયગાળો સીઝન નો વેરિયાન્સ અને ખુબજ ગાઢ ફેરફાર છે અને તેવીજ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આ કાર્ટૂન સમજાવી રહ્યું છે કે સ્પ્રિંગ અને સમર એક સરખા લાગે છે અને શિયાળા માં ત્યાં ફોલ એક સરખા લાગી રહ્યા છે જે તમે જાણો છો તેથી જયારે આપણે ફેરફાર વિશે વાત કરીએ આજે આપણે વાત કરીએ તો ગ્લોબલ ટેમ્પરેચર લગભગ 1 ડિગ્રી જેટલું વધી ગયું છે બરાબર તેથી ચાલો પહેલાનું જોઈએ જો તમે આખી પૃથ્વીનો ઇતિહાસ જુઓ તો તે બરફ સાથે સંકળાયેલ છે પૃથ્વી એક બરફ નો ગોળો અને તે બરફ ના સમય માં 20000 વર્ષ પહેલા બધી વસ્તુ બરફ ના અડધા માઈલ ની હતી અને આજે તમે જોઈ શકો ચો કે આપણે ભાગ્યેજ બરફ નું સ્તર જોઈ શકીએ છીએ અને તે પણ ધીમી ધીમે ઘટતું જાય છે તમે હિમાલય ની સ્થિતિ ને લો ગ્લેસિયર નું ફોર્મેસન તમે આર્કેટિક સર્કલ ની સ્થિતિ લઇ શકો છો કે કેવી રીતે બરફ પીગળે છે તેથી તેવી રીતે આજના સમય માં આપણે અહીં છીએ પરંતુ અહીં આપણે ગ્લોબલ ટેમ્પરેચર ના 2 ડિગ્રી અને સરેરાશ અને 11 ડિગ્રી ના ફેરફાર વિશે વાર કરી રહ્યાં છીએ તેથી આ પ્રભાવ છે અને હવે આપણે અહી છીએ ચાલો કહીએ કે તે 1 સુધી વધે છે તો આનો સાથે શું થશે અને જો તે 2 થશે તો શું થશે તેથી ત્યાં ગ્લેસિયર હશે નહિ વેજીટેશન હશે નહિ પોલ્સ હશે નહિ તે તમે જાણો છો તેથી બધીજ જગ્યાએ ખુબજ કેટીકલીઝમિક ફેરફાર થશે તેથી આ ફક્ત 1 ડિગ્રી ટેમ્પરેચર અને તે કેવી રીતે આપણા ગ્લોબલ એન્વાયર્મેન્ટ માં અસર કરશે તેની સમજ છે તેથી તે બરફના સમય માં સૌથી ઠંડા ભાગો માંથી છે પૃથ્વી નું સરેરાશ તાપમાન 4 5 ડિગ્રી સેલ્સિયસ હતું 20મી સદી ના માપદંડો મુજબ ચાલો આપણે કહીએ કે 4 5 ડિગ્રી નો તફાવત એક આઈસ એજ યુનિટ પર છે તેથી હવે આ આખો ફેરફાર કેવી રીતે ઉદ્ભવે છે અને તેની અસર શું છે શા માટે આપણે તેનાથી ગૂંચવાઈએ છીએ આ એક મૂળભૂત સમજ ની વસ્તુ છે હું થોડા સામાન્ય ક્લાયમેટ ચેન્જ અને ગ્રીનહાઉસ ગેસ એમિશન વિશે વાત કરવા મંગુ છું હવે આપણી પાસે પૃથ્વી છે અને ત્યારબાદ આપણી પાસે એટમોસ્ફિયર બેલ્ટ છે અને અહીં સમુદ્ર લેન્ડમાસ અને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે તેથી હવે આપણે મેળવ્યું છે અને આ ગ્રીનહાઉસ ગેસ છે તે આ સ્તરનું એટમોસ્ફીયરિક સ્તર છે અને ત્યારબાદ એક વસ્તુ ઉર્જા છે જે શોર્ટ ઇન્ફ્રારેડ રેડિએશન માંથી ટ્રાંસફરિંગ કરે છે અને ત્યારબાદ તે ફરીથી રિફ્લેક્ટ થાય છે અને ત્યાં લાબું ઇન્ફ્રારેડ છે ત્યાં ટૂંકું અને લાબું ઇન્ફ્રારેડ રેડિએશન છે અને તે કેવીરીતે પાછું રિફ્લેક્ટ થાય છે અને ત્યારબાદ આ પદ્ધતિ આપણને સીધા રેડિએશન થી બચાવે છે તેથી આ સ્તર ખરેખર રીતે આપણને બચાવે છે પરંતુ હવે આપણા હ્યુમન ઇન્ટરવેન્શન સાથે જે રીતે આજે આપણે જીવી રહ્યા છીએ જે રીતે આપણે સમાજ પર નિર્ભર રહીએ ને જીવીએ છીએ હવે ખાસ કરી ને આ પૃથ્વી પરની પ્રવૃતિઓ ફોસલ ફ્યુલ કંઝપ્સન નું એસ્ક્લૅસન કે જે આપણો CO2 અને વિવિધ ગેસ લે છે તમે જાણો છો કે ત્યાં વિવિધ ગેસો છે કે જેઓ એટમોસ્ફીયરિક કન્ડિશન સુધી પહોંચે છે અને ત્યારબાદ CO2 કાર્બનડાયોક્સાઈડ કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ કારણ કે ફોસલ ફ્યુલ જયારે આપણે ઇન્ડસ્ટ્રીયલ વિશે વાત કરીએ ત્યારે ત્યારબાદ બધી ઇન્ડસ્ટ્રીઝ માંથી આવતો ધુમાડો તે ઉપરાંત ફ્યુલ કે જે આપણે મારો કહેવાનો અર્થ કે જે આપણે મોટર વગેરે વાહનો માં વાપરીએ છીએ અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર માં વાપરીએ છીએ તેથી તે લગભગ 7 ગીગા ટન પ્રત્યેક વર્ષે આવે છે તમે જાણો છો તે લગભગ 2000 મિલિયન હાથીઓ ના માપનું કાર્બનડાયોક્સાઇડ જે આપણે એમિટ કરીએ છીએ અને હવે તે શું કરે છે કે હકીકત માં તે કાર્બનડાયોક્સાઇડ જો તમે આની તરફ જુઓ તો ત્યાં મિથેન 30 સુધી જઈ રહ્યો છે અને 54 7 કાર્બનડાયોક્સાઇડ અને ત્યારબાદ તમારી પાસે નાઈટ્રસ ઓક્સાઇડ અને ફ્લોરિનેટેડ ગેસો અને ઉપરાંત બીજા ગેસો આવે છે તેથી હવે ઇવાપોરેટ થવા માટે કેટલો સમય લેશે તેથી તે લગભગ 12 વર્ષ CO2 ના 20 ગણા થી વધારે ગરમી જેટલો સમય લેશે અને તે ગમે ત્યાં લગભગ 50 થી 1000 જેટલા વર્ષો તેને ડિફ્યુઝ થવામાં લાગશે અને તેથી હવે નાઈટ્રસ ઓક્સાઇડ તે 114 વર્ષ અને CO2 ના 298 ગણા થી વધુ ગરમી ઉત્પન્ન કરશે તેથી તે સાયન્ટિફિક ફેક્ટ છે જેના વિશે વાત કરી તે ખરેખર ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાયમેટ ચેન્જ ના ચોથા એસેસમેન્ટ ના અહેવાલ પ્રમાણે છે તેથી હવે શું થશે કે તે આપણે મેળવી રહ્યા છીએ અને CO2 હજી પણ તેને રોકી રહ્યું છે તેથી હવે હવે શું થશે કે આપણે રેડિએશન આવે છે અને તેઓ બહાર નીકળી શકતા નથી તે પાછા આવે છે તેથી આ આખું સેગ્મેન્ટ એ રીતે બનશે કે તમે તમારા બાઉલ ઉપર ઢાંકણ રાખો ચો અને તેને ઉકાળવાનું શરુ કરો છો ત્યારબાદ ગરમી ઉત્પન્ન થાય છે તેથી તેવીજ રીતે સમુદ્ર ગરમ થાય છે બરાબર કારણ કે ગરમી ફરી ફરી ને પાછી આવે છે તેથી તે આગળ જશે નહિ તે ડિફ્યુઝ થશે નહિ કારણ કે તે ઢાંકણ જેવું સ્તર બનાવે છે અને જયારે ગરમી સમુદ્ર તરફ નીચે પાછી આવે છે ત્યારે સમુદ્ર ગરમ થાય છે અને તેવીજ રીતે તે ગ્લેસિયર ને મળે છે અને તે બરફ ને પીગળાવે છે અને તે ક્ષણ કે જયારે આપણે બરફ ના પીગળવાની વાત કરીએ છીએ તે ફરીથી સમુદ્ર ના સ્તર ઉપર આવશે અને આ એબઝોર્બ કરશે આ બરફ ને પીગળાવશે આ પૃથ્વી વધુ ઉર્જા એબઝોર્બ કરશે અને ફરીથી તમે જાણો છો તે પાછી ગ્રીનહાઉસ ગેસ ટ્રેપ ઉર્જા માં રિફ્લેક્ટ થાય છે અને તે દુકાળ પણ લાવે છે દાવાનળ અને તે ફ્લોરા અને ફ્યુના ને પણ અસર કરે છે તે કોરલરિફ્સ ને પણ અસર કરે છે જે એક્વાટિક પદ્ધતિ ઉપર પરોક્ષ રીતે અસર કરે છે અને તમે જાણો છો તે ફરીને હ્યુમન સિસ્ટમ ને પણ અસર કરે છે તેથી તે ફક્ત સમુદ્ર ને ગરમ કરવાનું અને બરફ ને પીગળાવવાના ભાગ ઉપરજ કામ નથી કરતુ પરંતુ તે બદલામાં ઘણી આપત્તિ ની સ્થિતિઓ લાવે છે અને આ ત્યાં છે જ્યાં પ્લાન્ટ્સ અને પશુઓ માટે સ્થિતિઓ બદલાય છે તેથી પક્ષીઓનું માઈગ્રેશન પણ બદલાતું રહે છે કારણ કે તમે જાણો છો ભારતીય સબકન્ટેન્ટ માં આવતા પક્ષીઓની સંખ્યા જે ધીરે ધીરે નીચે આવી રહી છે અને તે જ રીતે બદલાતી મોસમી દાખલાઓ પણ અને આ ત્યાં છે જ્યાં આપણે નિવાસસ્થાનના નુકસાન વિશે વાત કરીશું ત્યાં પણ લુપ્ત થવાની સંભાવના હોઈ શકે છે તેથી આ હવામાન ના પરિવર્તન અને ગ્રીનહાઉસ ગેસ ટ્રેપ ઉર્જા ની પદ્ધતિ ની મૂળભૂત સમજ છે તેથી તેને કવર લેયર બનાવવા એક બાજુ આપણે CO2 ને પંપ કરી રહ્યા છીએ અને આ ત્યાં છે જ્યાં આપણે ક્લાયમેટ ચેન્જ સફલ વિશે વાત કરીએ છીએ એક પક્ષી અને ચંદ્ર તરીકે ની વાર્તા તમે જાણો છો તેથી તેઓએ કહ્યું કે તે નેચર છેનેચર ને સમજવું તે ખુબજ જટિલ ઘટના છે કારણ કે દરેક વસ્તુ એકબીજા સાથે સંકળાયેલ હોય છે તે અલગ નથી તે કોઈ આઇસોલેટેડ પાસા નથી તેથી તમે જાણો ચો કે આ પતંગિયાઓ ઉત્તર થી આગળ વધી રહ્યાં છે તેથી કારણ કે હવે કદાચ અમુક પરિસ્થિતિઓ માં ઠંડા વિસ્તાર હવે ઠંડા નથી રહ્યા તેઓ વધુ ગરમ થઇ રહ્યાં છે તેથી માઇગ્રેટરી સ્પીસીઝ હવે જો તમે ક્યારેક પુલિકેટ તળાવ પર જાઓ છો અને હવે સ્પીસીઝ ની સંખ્યા હવે નીચે આવી રહી છે કે જે કેનેડા માંથી માઈગ્રેટ થતા હતા અને તેવી જ રીતે રાજાસ્થાનમાં પણ માઇગ્રેટરી પક્ષીઓ હવે નીચે આવી રહ્યા છે તેથી પક્ષીઓની સંખ્યા નીચે આવી રહી છે કારણ કે પાણી ના સંસાધનો ઘટતા જાય છે તેથી આવી રીતે પ્રાણીઓ અને પક્ષીઓની હલચલ અને ફલોરા અને ફ્યુના પેટર્ન્સ ઉપર પણ અસર થઇ રહી છે જો કોઈ કઈ પણ વપરાશ માં લેતું નથી તો તે ઉત્પાદન ની અસર તેના ઉત્પાદનની દ્રષ્ટિએ પણ પડે છે તે ઉપરાંત અને માઉન્ટેઇન ક્રિચર્સ જેમ કે ખિસકોલી અને બીજા બધા તેઓ બધા ગરમી થી રાહત મેળવવા ઉપર ચડતા હોય છે અને ક્લાયમેટ ના વિવિધ ભાગો ક્રિચર્સ ઉપર વિવિધ અસર કરતા હોય છે એક સરખી રીતે નહિ 2 પક્ષીઓ ને અસર થશે તેઓ પર બાયોલોજિકલ નેચર ને કારણે જુદી જુદી રીતે અસર થશે અને તે સંબંધો માં પણ વિવિધતા લાવી શકે છે તે તમે જાણો છો તેથી જયારે આપણે ડાર્વિન ની થિયરી Darwins theory અને આ બધી વસ્તુઓ વિશે વાત કરી એ ત્યારે જેમ કે ક્લાયમેટ ચેન્જ થાય છે ઉપરાંત ચોક્કસ સ્પીસીઝ નો રંગ પણ બદલાય જાય છે નેચર જેમ કે આપણે જિરાફ વિશે વાત કરીએ અને કેવી રીતે તે બદલાય ગયું છે આજે લાંબા ગાળા ના જિરાફ કેવી રીતે નીકળી ગયા છે અને આજે આપણે જે સ્પીસીઝ જોઈ રહ્યા છીએ તે મુળ નથી તેથી તેનો અર્થ એ છે કે આ બધા ક્લાયમેટ ચેન્જ ના થોડા પુરાવા છે અને તમે જાણો છો કે તે કોન્ફ્લીક્ટ નું કારણ પણ બની શકે છે તેથી કેવી રીતે મોટી પદ્ધતિ નું ચક્ર ત્યાં જોવા મળે છે તમે જાણો છો કે કેટલાક વૈજ્ઞાનિકો ગ્લોબલ વોર્મિંગ વાસ્તવિક છે તે જાણવા એડવોકેટિંગ કરી રહ્યા છે પરંતુ કેટલાક સામે દલીલો કરે છે તેને વાસ્તવિક સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી પરંતુ ત્યારબાદ વસ્તુ એ છે કે તમારી પાસે જુદા જુદા પુરાવા છે પહેલું છે કે સમુદ્ર પીગળી રહ્યો છે જંગલો ખુબજ ગરમ થઇ રહ્યાં છે કારણ કે એક તરફ ડીફોરેસ્ટેસન પણ થઇ રહ્યું છે કારણ કાં તો તેઓ ખેતી ની પદ્ધત્તિ માં સુધારો કરી રહ્યા છે અથવા તો તેઓ રીઅલ એસ્ટેટ વેન્ચર અથવા જમીન ના ઉપયોગ ના પાસાઓ માટે જઈ રહ્યા છે તેથી તે બન્યું છે કે જંગલની હત્યા કરવામાં આવી રહી છે અને દરિયાઓ આગળ આવી રહ્યા છે જે શહેરને બહારથી ખાઈ રહ્યા છે અને તે રીતે કોરલ રીફ્સ પણ નુકસાન પામે છે કારણ કે વિવિધ ઉદ્યોગોનું પ્રદૂષણ જે પાણીની અંદર થઈ રહ્યું છે અને તે જળચર સિસ્ટમ ને અસર કરી રહ્યું છે તેથી વૈજ્ઞાનિકો તેના વિશે ચિંતિત હતા સમુદાયો તેના વિશે ચિંતિત હતા રાજકારણીઓ તેને ચિંતિત હતા તેથી એક મોટી સંસ્થાકીય સ્થાપના થઈ છે જે હવે આ હવામાન પલટાની ચિંતા કરે છે પરંતુ તે ખૂબ જ કડક વસ્તુ નથી પણ તે છે ખૂબ જ ક્રમિક લાંબી પ્રક્રિયાઓ છે જયારે આપણે દુકાળ વિશે કહીએ તો તે ફક્ત આજે જ નથી બની રહ્યું તે ઘણા વર્ષો થી આવે છે તે તમે જાણો છો અને ત્યાં એક રસપ્રદ ભારતીય ફિલ્મ છે તેને દિલ્હી સફારી કહે છે તેઓએ પ્રાણીઓના ક્લાયમેટ ચેન્જ અને કેવી રીતે તેઓ પોતાના હેબિટેટ માટે પોતાનો આવાજ આપે છે તેના વિશે વાત કરે છે અને તમે જાણો છો કેવી રીતે તેઓ શહેર ના ઇન્ક્રોચમેન્ટ સાથે પોતાને બચાવે છે તેથી તે ખુબ રસપ્રદ છે તેમાં તમે શું જી શકો છો તે છે પ્રીક્લેમ્સ અને બધા ગુનાઓ કે જે ખરેખર ડીફોરેસ્ટેસન કરે છે તેઓ વૃક્ષો કાપે છે અને ત્યારે તેઓ ચિંતિત હતા અને તેઓ દિલ્હી રાજધાની જવાનું શરૂ કરે છે અને તેઓ એક પ્રકારનું એજિટેશન કરે છે આવી રીતે ફિલ્મો વડે કેટલીક ચિંતાઓ વ્યક્ત કરે છે અને લોકો પણ હવે આપણું ભવિષ્ય કેવું બનશે તે માટે જાગૃત થઇ ગયા છે અને માત્ર તે જ નહિ તે કેવી રીતે આર્કીટેક અથવા બિલ્ડર ને અસર કરશે તે અસર કરશે કારણ કે સમુદ્ર વધી રહ્યો છે અને તેને લીધે કેટલાક આપત્તિ ની અસર થશે અને તે બજાર ને પણ અસર કરશે રીયલ એસ્ટેટ માર્કેટ ને પણ તે ફાયનાન્સીયલ માર્કેટ ને પણ અસર કરશે તેથી તે ફક્ત માનવીય વસાહત ને અસર કરશે તેમ નહિ પરંતુ આખી પદ્ધતિ ને અસર કરશે ઇકોનોમિક પદ્ધતિ ને પણ અસર થશે બજાર પદ્ધતિ ને પણ અસર કરે છે અને આ ત્યાં છે જ્યાં આપણે 2 પાસાઓ વિશે વાત કરી રહ્યા છીએ એક છે મિટિગેશન અને એડેપ્ટેશન જયારે આપણે મિટિગેશન વિશે વાત કરીશું ત્યારે તે માનવ જીવન અને સંપત્તિમાં ક્લાયમેટ ચેન્જ ના લાંબા ગાળાના જોખમો અને જોખમોને કાયમી ધોરણે દૂર કરવા અથવા ઘટાડવા માટે કરવામાં આવતું પગલું છે તેથી આઇપીસીસી કે જે ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન કલાયમેટ ચેન્જ સ્ત્રોતો ને ઘટાડવા અથવા ગ્રીનહાઉસ ગેસ ના સિંક ને વધારવા માનવજાત ના હસ્તક્ષેપ તરીકે ની વ્યાખ્યા આપે છે તેથી હવે આપણે વિવિધ ફ્રેમવર્ક વિવિધ કોન્વેન્શન વિવિધ એજન્ડા વિશે વાત કરી રહ્યા છીએ આપણે યુએનએફસિસિસિ ફ્રેમવર્ક ક્લાયમેટ ચેન્જ કોન્વેન્શન અને એજન્ડા 21 ક્યોતો પ્રોટોકોલ વિશે વાત કરીએ છીએ તેથી ત્યાં ઘણી બધી વ્યૂહરચનાઓ છે જે ખરેખર બહાર ગ્લોબલ સ્તરે પણ કામ કરે છે અને ક્લાયમેટ એડેપ્ટેશન તે ક્લાયમેટ ચેન્જ ને સમાયોજિત કરવા અને ક્લાયમેટ વેરિયાબીલિટી ને સમાયોજિત કરવા અને સંભવિત નુકસાનને મધ્યમ કરવા માટે તકોનો લાભ લેવા અથવા પરિણામનો સામનો કરવા સહિતની પદ્ધતિ ની ક્ષમતાઓનો ઉલ્લેખ કરે છે જુઓ શા માટે આપણે અનુકૂળ કરવાની જરૂર છે હવે શું આપણે અત્યારની રીતે ક્લાયમેટ ચેન્જ ને રોકી શકીએ આપણે તે કરી શકીએ નહિ કારણ કે તે નેચર નો નિયમ છે નેચર ના નિયમ પ્રમાણે બધા જન્મે છે અને દરેક મૃત્યુ માટે બંધાયેલા છે દરેક સરળ વસ્તુ જન્મ આપે છે અને તે મૃત્યુ પામે છે પરંતુ ચોક્કસ ફિલોસોફી ની અંદર તે રીબર્થ ની પણ વાત કરે છે બરાબર પરંતુ કોઈ બીજા રૂપ માં અથવા તો વિવિધ રીતે તેથી જો તમે મૃત્યુ પામશો નહિ તો તે નેચર ના નિયમ ની વિરૃદ્ધ છે જો કોઈ વાસ્ત્તુ મરે નહિ તો તે નેચર ના નિયમ ની વિરૃદ્ધ છે તેથી આપણે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એજન્ડાસ અથવા તે જે કઈ પણ છે તેના નામે આપણે તે જીવન ને લંબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તમે જાણો છો આપણે થોડું વધુ જીવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે આપણી પૃથ્વી ને લાંબી જીવાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તેથી તમે જાણો છો આ ત્યાં છે જ્યાં તે પરિસ્થિતિઓને અનુરૂપ થવા માટે બદલાતી પરિસ્થિતિઓને અનુકૂળ બનાવવા અને તેનો સામનો કરવા માટે આપણે વાત કરી રહ્યા છીએ આપણે ક્લાયમેટ ચેન્જ એડેપ્ટેશન વિશે વાત કરી રહ્યા છીએ આઇપીસિસિ નવા અથવા ચેંજિંગ એન્વાયર્મેન્ટ માં નેચરલ માં એડજસ્ટમેન્ટ અથવા હ્યુમન પદ્ધતિ વિશે જણાવે છે અને એડેપ્ટેશન થી ક્લાયમેટ ચેન્જ તે એક્ચુઅલ અથવા એક્સ્પેક્ટેડ ક્લાયમેટિક સ્ટિમ્યુલાઈ અથવા તેના પ્રભાવોના પ્રતિભાવમાં કુદરતી માનવ પદ્ધતિ માં ગોઠવણનો સંદર્ભ આપે છે જે હાનિ પહોંચાડે છે અથવા લાભકારક તકોનું શોષણ કરે છે તેથી એન્ટીસિપીટેરી અને રિએક્ટિવ એડેપ્ટેશન પ્રાઇવેટ અને પબ્લિક એડેપ્ટેશન અને ઓટોનોમસ પ્લાન્ડ એડેપ્ટેશન સહિત વિવિધ પ્રકારનાં એડેપ્ટેશન ને અલગ કરી શકાય છે તેથી આ એક પ્રકારની સામાન્ય વ્યાખ્યા છે જેના વિશે આઇપીસીસી વાત કરે છે અને વ્યૂહરચનાઓ શું છે અને 1992 માં રિયો ડી જાનેરોમાં ક્લાયમેટિક ચેન્જ અંગે યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન યોજાયું હતું અને તે 3 શરતો લે છે જે એટમોસ્ફિયર માં ગ્રીનહાઉસ ગેસ સ્ટેબિલાઇઝેશન ના લક્ષ્ય તરફ સ્પષ્ટ કરવામાં આવી છે જ્યારે આપણે 1980 ના દાયકામાં ગ્રીનહાઉસ ગેસના એમિશન વિશે વાત કરીએ છીએ ત્યારે તે મોટે ભાગે વિજ્ઞાનીકોની ચિંતા તરીકે હતું પરંતુ આપણે 90 ના દાયકાથી આગળ વધતાં તે સામાજિક તરફ પણ આગળ વધ્યો છે સામાજિક ચિંતા તેમજ રાજકીય ચિંતા તરફ પણ આગળ વધ્યો પરંતુ હવે જયારે આપણે આજે લીગલ કન્સર્ન વિશે થોડી વધુ વાતો કરી રહ્યા છીએ તેથી પહેલા નંબર ની શરત એ હતી કે ઇકોસિસ્ટમ્સને નેચરલી રીતે ક્લાયમેટ ચેન્જ ને અનુરૂપ થવા દેવા માટે પૂરતી સમયમર્યાદામાં આપવી જોઈએ આ ત્યાં છે જ્યાં સમય ડાયમેન્શન છે તેથી ખોરાક નું ઉત્પાદન જોખમ માં મુકાય નહિ તેથી તમારે સમજવું પડશે કે અમુક ચોક્કસ સ્પીસીઝ જે તમારા માંથી કેટલા જાણે છે તેમને ખબર નથી પરંતુ છેલ્લા 2 વર્ષ થી એમપિ જેવા રાજ્યમાં ઘઉં નું ઉત્પાદન થતું હતું તે ઉત્પાદન પુતરું હતું નહિ અને તેઓ ઓસ્ટ્રેલિયા અથવા દુનિયાના વિવિધ ભાગો માંથી ઘઉં મેળવી રહ્યા હતા તેથી તેનો અર્થ એ છે કે આપણે ઉત્પાદન ઉપર આધારિત છીએ ત્યાં સેલ્ફ સસ્ટેઇન્ડ ઉત્પાદન નથી તે ઇકોનોમિક ડેવલપમેન્ટ એક સસ્ટેનેબલ રીતે આગળ વધવું જોઈએ તેથી બધા ઇકોનોમિક પાસઓ છે ઇકોનોમિક મેનેજમેન્ટ સસ્ટેનેબલ રીતે આગળ વધારવું જોઈએ તેથી ત્યાં 3 વસ્તુઓ છે પહેલી છે કે કેવી રોતે નેચરલી ઈકોસીસ્ટમ અપનાવે છે બીજી છે કે ખોરાક નું ઉત્પાદન ખબર હોય તેથી તે માટે ડેનમાર્ક તેઓએ સિડબેન્ક ચાલુ કરી કેવી રીતે આપણે ભારત માં પણ સિડબેન્ક નો સંગ્રહ કરી શકીએ આપણી પાસે લદ્દાખ જેવા વિસ્તર છે જ્યાં સિડબેન્ક છે તેથી કેવી રીતે આપણે સીડ ની સ્પીસીઝ સંગ્રહ કરી શકીએ કે તેથી આપત્તિ ના સમય માં તેને ફરીથી ઉત્પન્ન કરી શકીએ આજે આપણે સ્ટેમ સેલ પ્રોટેકશન વિશે વાત કરી રહ્યા છીએ તેથી તેવી જ રીતે સીડ પ્રોટેકશન પણ અગત્યનું છે એડેપ્ટેશન ની વ્યૂહરચના જયારે આપણે યુએનએફસિસિ ના ડોક્યુમેન્ટ માં આર્ટિકલ 4 માં બધી પાર્ટીઝ વિશે વાત કરીએ છીએ ત્યારે તેમની સંબંધિત સોશિયલ ઇકોનોમિક અને પર્યાવરણીય નીતિઓ અને ક્રિયાઓમાં શક્ય હદ સુધી ક્લાયમેટ ચેન્જ ની બાબતોને ધ્યાનમાં લો અને યોગ્ય પદ્ધતિઓનો ઉપયોગ કરો તેથી આપેલ પોલિટિકલ સ્થિતિ મુજબ સોશિયલ ઇકોનોમિક ફીઝીબીલીટીઝ ને ધ્યાનમાં રાખીને તમારે આની કાળજી લેવી પડશે અને સંભાવનાઓ જ્યાં તમને ખબર છે તે બધી સંબંધિત પદ્ધતિઓનું મૂલ્યાંકન કરવું પડશે અને ઈકોનોમી પબ્લિક હેલ્થ અને પ્રોજેક્ટ ના એન્વાયર્મેન્ટ ની ક્વાલિટી અથવા તેમના દ્વારા હાથ ધરવામાં આવેલા પગલાઓની વિપરીત અસરોને ઘટાડવા અથવા ક્લાયમેટ ચેન્જ ને અનુકૂળ થવા માટે રાષ્ટ્રિય ધોરણે ઘડાયેલ અને નિર્ધારિત અસરના મૂલ્યાંકનો કરો તેથી આ તે છે જ્યાં તમામ પક્ષોએ તેમની ક્ષમતાઓ અને શક્યતાઓની અંદર કામ કરવું પડશે તેઓએ કેટલાક પગલાં ભરવા પડશે અને તે પ્રમાણે કાર્ય કરવું પડશે ઢાકા નો કેસ કેવી રીતે બન્યો કેની રીતે લોકલ કોમ્યુનીટીઝ એ પણ કામ કરવાનું શરુ કર્યું તે પણ હું તમને અત્યારે બતાવીશ તમે જાણો છો નાના સપોર્ટ સિસ્ટમ સાથે જેમ કે ફાઇનાન્સિયલ સપોર્ટ સિસ્ટમ કેવી રીતે તેઓ ઇન્ટેલિજન્ટલી એપ્લાય કર્યું કેવી રીતે તેઓએ તેઓના રિજિયન ની જુદી જુદી પૂર ની ધમકીઓનો સામનો કર્યો તેથીઆ ફિલ્મ ગરીબ સમુદાય વિશે છે કારણ કે કોઈ પણ ક્લાયમેટ ચેન્જ ના પાસામાં આપત્તિઓ માટે ગરીબી એ એક અંતર્ગત પરિબળ છે તેથી કેવી રીતે જુદી જુદી સપોર્ટ સિસ્ટમ્સ કેવી રીતે જમીન ના ઉપયોગના આયોજનમાં આયોજકો પણ તેને એક મહત્વપૂર્ણ તળિયાના સ્તરના અભિગમ તરીકે ગણે છે અને તેઓ તેને કેવી રીતે જુએ છે વિડિઓ પ્રારંભ સમય 2437 શહેરો વધુને વધુ પોલિટિકલી ઇકોનોમિક અને રિડિસ્ટ્રીબ્યુશન કોન્ટેસ્ટેસન નું જટિલ સ્થળ બની રહ્યા છે સમૃદ્ધ કોમ્પ્લેક્સિટી અને ડાઇવર્સીટી નોંધપાત્ર પડકાર તેમજ ફોસ્ટર ક્રિએટિવિટી રજૂ કરે છે ઢાકા 12 મિલિયન થી વધારે લોકો ધરાવતું શહેર ઝડપથી ગ્લોબ્લાઈઝીંગ ઈકોનોમી અને ઇન્ફ્રાસ્ટ્ર્કચરલી રીતે ગરીબ નેઈબરહૂડ ને સમાવી રહ્યું છે દરરોજ લોકો વિવિધ ક્લાયમેટિક કારણોથી વધુ સારા જીવન અને લાઈવલીહૂડ ની શોધ માં શહેર તરફ માઈગ્રેટ કરી રહ્યા છે 4 મિલિયન શહેરી ગરીબ લોકો માંથી 63 થી વધુ એકલા ઢાકા માં રહે છે માર્યાદિત અથવા સેવાઓનો વપરાશ ના ધરાવતા લોકોની વધી ગીચતાં જીવનની કન્ડિશન ને ચેલેન્જિન્ગ બનાવે છે ભવિષ્યમાં ક્લાયમેટ ચેન્જ ની પદ્ધતિ ઢાકાને પૂરની અસર અને હીટ આઇલેન્ડ બનાવવા પર અસર કરી શકે છે જ્યાં તાપમાન આસપાસના વિસ્તારો કરતા થોડા ડિગ્રી વધારે થઈ શકે છે ગ્રામીણ ના સંદર્ભમાં ક્લાયમેટ ચેન્જ માટે ટ્રેડિશનલ કોપિંગ સ્ટ્રેટર્જીઓ એક્સપ્લોરિંગ અને અનપેકિંગ કરવા પર નોંધપાત્ર ધ્યાન આપવામાં આવ્યું છે શહેરી ગરીબ લોકો જે રીતે ક્લાયમેટ વેરિયાબીલિટી ને અનુરૂપ છે તે અંગેની આપણી સમજને વધુ ઓછી કરવામાં આવી છે તેઓ શહેર માં ક્લાયમેટ ચેન્જ સાથે એડેપ્ટેશન ની દલીલો સાથે આરંભ કરવામાં આવ્યો છે કે શહેરના ગરીબ લોકો કેવી રીતે નબળાઈ ની પરિસ્થિતિ નો સામનો કરે છે તે એક્ઝામિનીંગ માંથી નોંધપાત્ર લેસન મેળવી શકાય છે રિસર્ચ માંથી મળેલું જ્ઞાન તમને શહેરોમાં એડેપ્ટેશન પ્લાનિંગ માટે ની સ્ટ્રેટર્જી ને મજબૂત કરવામાં મદદ કરી શકે છે રિસર્ચ દ્વારા અનેક સેવરલ કોપિંગ સ્ટ્રેટર્જી ઓ ઓળખી શકાઈ લોકોએ બાંધેલા વાતાવરણની અંદર શારીરિક ફેરફારો કર્યા તેમજ આસપાસના સ્તર પર સુધારણા કરી વોટરલોગીંગ ના પ્રભાણ ને ઘટાડવા માટે તેઓ પ્લીન્થ ની ઉંચાઈ વધારે છે અને દરવાજા ની આગળ બેરીયર બનાવે છે ફર્નિચર ની ઉંચાઈ વધારે છે ઉંચાઈએ સંગ્રહ કરવાની સુવિધાઓ વધારે છે અને સમુદાયો ગટરો સાફ કરવાની શરૂઆત કરે છે ગરમી ઓછી કરવા છત ફોલ્સ સીલિંગ અથવા કેનોપી ઉપર વેલાઓ ઉગાડવામાં આવ્યા હતા સર્વેક્ષણ કરેલા ઘરના અડધા ભાગનાં કપડાં બચત દ્વારા તેમની નબળાઈ ઘટાડતા હતા જુદા જુદા વ્યવસાયો માં એક કરતા વધારે કમાતા હોય તેવા સભ્ય ધરાવતા ઘરોએ આપતી ની કોઈ પણ ઘટના દરમિયાન સારું કામ કર્યું હતું સોશિયલ નેટવર્ક લોકોને આપતી દરમિયાન લિવિંગ કન્ડિશન અને લાઈવલીહુડ ની તકો સુધારવામાં મદદ કરી હતી સમય જતા એકઠી થયેલ સંપત્તિમાં સ્થિતિસ્થાપકતા વધતી હતી સંચય એટલે વેચાય તેવી ઘરગથ્થું વસ્તુઓ અને મકાન ની સામગ્રીઓ તેમજ બાળકોના શિક્ષણ માં રોકાણ કરવામાં આવતું શહેરી કક્ષાએ એડેપ્ટેશનના પ્લાનિંગ ના ભવિષ્ય ના પડકારો સર્જનાત્મક સમજશક્તિ વાળા અને ડાઇવર્સીટી અને કોમ્પ્લેક્સિટી વચ્ચે જોડાણો સ્થાપવા ની જરૂર છે કોઈ પણ એડેપ્ટેશન ના પગલાં હાલ ના એક્સપિરિયન્સ થી શહેરી ગરીબ વચ્ચેના તફાવત ને દૂર કરવા માટે કામ કરવું પડશે શહેરી ગરીબ લોકો ક્લાયમેટ ચેન્જ દ્વારા નિર્બળ જોખમો માટે સંવેદનશીલ છે કેમ કે તેઓ ક્લાયમેટ ચેન્જ અને ગરીબી ના ડબલ એક્સપોઝર માં આવે છે જો કે તેમની પાસે આંતરિક સ્તરની સ્થીતીસ્થાપકતાનું ચોક્કસ સ્તર પણ છે આયોજનની પહેલ દ્વારા આપત્તિઓને પ્રતિક્રિયા આપવા માટે સંચિત જ્ઞાનને ઓળખવું અને તેનું સમર્થન કરવું એ ગરીબ અને આપણી ભાવિ પેઢી માટે અનુકૂળ વાતાવરણ બનાવી શકે છે તેવીજ રીતે વેસ્ટર્ન આફ્રિકા માં તેઓ પણ એક પેઢી વિશે વાત કરી હતી કેવી રીતે જમીન વધુ આરેડ બને છે તે પહેલેથી આરેડ છે અને વધુ આરેડ બને છે અને તેનાથી ક્રોપ ના કલ્ટીવેસન ને અસર થાય છે અને તેનાથી એમ્પ્લોયમેન્ટ ને અસર થાય છે તે તંદુરસ્ત રહેવાની પરિસ્થિતિ ને પણ અસર કરે છે તેથી ત્યાં થોડી સ્થાનિક ટેક્નિક છે તેઓ પાણી અને જમીન ના સંરક્ષણ માટે ની પદ્ધતિઓ ને બચાવવા ડેમલૂન ટેક્નિક નું અનુકૂલન કરી રહ્યાં છે તેથી તેઓ આ પ્રકાર ના પથ્થરની સીમા અથવા માટીની સીમા બનાવે છે તેનાથી એક ભરાઈ જાય તો બીજામાં જાય છે અને આવી રીતે પાણી ના સંરક્ષણ ની પદ્ધતિઓ ચાલુ કરે છે જેનાથી જમીન સુરક્ષિત રહે તેઓએ તે વસ્તુ રોપવાનું શરુ કર્યું તેથી તે રીતે તમે 15 ક્રોપ ના રીવ્યુ સાહેલ રિજિયન માં જોઈ શકો છો તેથી તેથી સંરક્ષણ પદ્ધતિઓ દ્વારા આ પ્રકારના પાકોનું કેવી રીતે પુનર્જીવન થયું છે અને જયારે આપણે ડેવલોપીંગ દેશો જેવા કે હોલેન્ડ કે જે નીચાં વાળા ક્ષેત્ર માં ડેલ્ટા રિજિયન છે તેની વાત આવે છે ત્યારે તેમની પાસે પૂર દરમિયાન બચવા માટે એક પ્રકારના પથ્થર નું બેરીયર બનાવ્યું છે તમે પથ્થર ના બેરીયર વિશે જાણો છો પરંતુ જયારે તેઓએ ખરેખર તે ગણ્યું હશે ત્યારે બાંધકામ ના શરૂઆત ના સ્તર માં તેના 10 વર્ષ માં એક વખત તેના ઉપયોગ વિશે વિચાર્યું હશે કે આપણે તેનો ઉપયોગ કરીશું પરંતુ હવે તે ખુબજ ઉપયોગમાં લેવાય છે તેથી આ બતાવી રહ્યું છે કે કલાઇમેટ ચેન્જ થઇ રહ્યું છે અથવા તેઓની ગણતરી ઝપથી ખોટી પડી ગઈ છે અને તેઓ પ્રયત્નો ની માત્ર પણ કરી રહ્યા છે કારણ કે નીચાં વાળા વિસ્તાર અને ડેલ્ટા રિજિયન અને વિકસિત દેશ હોવાને કારણે ત્યાં સ્ટેટર્જી વિકસિત થાય છે અને બિલ્ટ ફોર્મ ઉપરનું એક પરિણામ નેધરલેન્ડ ના ફ્લોટિંગ હાઉસ છે તેઓ પૂર ને અનુલક્ષી ને બનાવ્યા છે આ ઘરો હજી પણ તાણ કરે છે અને તેઓ તરે છે પરંતુ તેના પાછળ ના રોકાણ પર ધ્યાન આપવું જોઈએ આ મકાનો બનાવવા માં ફાઇનાન્સિયલ ઈન્વેસમેન્ટ ચાલે છે હા ટેક્નોલોજીકલી તે કળા ની સ્થિતિ છે કળા ની પ્રસંસનીય સ્થિતિ છે પરંતુ તેને કેવી રીતે જોઈ શકાય તે ખરેખર પ્રશ્ન છે તેના વિશે આપણે વિચારવાનું છે શું આટલી ખર્ચાળ ટેકનોલોજી પર રોકાણ કરવાને બદલે સામાજિક સશક્તિકરણ અને હવામાન પરિવર્તનનો સામનો કરવા માટેના વધુ સારા વિકલ્પો પર રોકાણ કરવું યોગ્ય છે તેથી આ કેટલીક વિચારધારાની સમજ છે જે કોઈ પોતાની માંગણી કરી શકે છે તેથી હું આશા રાખું છું કે તમને કૃષિ ક્ષેત્રના જુદા જુદા શહેરો ક્લાયમેટ ચેન્જ અને વિકાસશીલ દેશ અને વિકસિત દેશ પર કેવી રીતે કાર્ય કરી રહ્યાં છે તેનો ખ્યાલ તમને મળ્યો હશે તમે જાણો છો કે તેઓ કેવી રીતે આર્થિક પરિવર્તનને તેમના પોતાના નાણાકીય પદ્ધતિઓની અને સામાજિક રાજધાનીઓ સાથે ટેકો આપીને પ્રતિસાદ આપી રહ્યા છે બરાબર હું આશા રાખું છું કે આ તમને મદદ કરશે તમારો ખુબ ખુબ આભાર